આપેલ છે કે આપણે પૃથ્વીની સપાટી પરના કોઈપણ અક્ષાંશ પર આડા ફ્લેટ પ્લેટ પર સામાન્ય રીતે ઇન્સોલેશનની ઘટના પ્રાપ્ત કરી શક્યા છે આપણે તે શોધવાની જરૂર છે કે તે આડી ફ્લેટ પ્લેટ પર જે દૈનિક ઊર્જા છે તે શું છે આપણે જાણીએ છીએ કે Lz એ એક ઈનસોલેસન બનાવ છે જે કોઈ ચોક્કસ અક્ષાંશ પર આપેલા સ્થાને મૂકેલી આડી ફ્લેટ પ્લેટમાં સામાન્ય રીતે બને છે હવે આ પ્રતિ ચોરસ મીટર કિલોવોટમાં વ્યક્ત થયું છે આ મીટર ચોરસ દીઠ શક્તિ છે હવે આપણે H0 શોધવાની જરૂર છે હું એક નવા પ્રતીકનો ઉપયોગ કરી રહ્યો છું H0 આપેલા અક્ષાંશ પર પૃથ્વીની સપાટી પર આપેલા બિંદુ પર આડી ફ્લેટ પ્લેટ માટે ઉપલબ્ધ દૈનિક ઊર્જાને રજૂ કરે છે અને તેમાં ચોરસ મીટર દીઠ એકમો કિલોવોટ કલાક દીઠ દિવસ છે ચાલો એક x અને y અક્ષ દોરીએ x અક્ષ એ દિવસનો સમય છે તેથી ચાલો કહીએ કે બપોર છે અને આ બિંદુ અહીં સન રાઇઝ છે અને ક્યાંક અહીં અમને સન સેટ કરવો જોઈએ અને y અક્ષ કિલોવોટમાં LZ છે ચોરસ ઇન્સોલેશન તેથી જો તમે વળાંક દોરો તો તે આના જેવું કંઈક દેખાશે જે આપણે પહેલા જોયું છે અને આ વળાંક હેઠળનું ક્ષેત્ર એ LZ વળાંકનું એકીકરણ છે તે દિવસના સમયને ધ્યાનમાં રાખીને અથવા જેને આપણે આપણું એંગલ ઓમેગા કહીએ છીએ તેથી આ ક્ષેત્ર H0 છે અને તે દિવસ અથવા સંપૂર્ણ દિવસ માટે LZ એકંદર કલાકના ખૂણાઓનું અભિન્ન છે હવે આ તમને સમય સાથે કિલોવોટનું ઊર્જા અભિન્ન આપશે જે તમને કિલોવોટ કલાક આપશે મારી પાસે અહીં સૌર ભૂમિતિ સંકલન સિસ્ટમ છે અને આપણી પાસે અહીં કલાકનો એંગલ છે અને હું દરરોજ ચોરસ મીટર દીઠ કિલોવોટ કલાકમાં ઊર્જા મેળવવા માટે કલાકના એંગલના સંદર્ભમાં એકીકૃત કરવા માંગુ છું પરંતુ તે માટે આપણે x અક્ષોને આની જેમ થોડું અલગ રીતે વ્યાખ્યાયિત કરવું પડશે તેથી ચાલો હું અહીં x axis વેરીએબલ મૂકી શકું છું અને તે ઓમેગા દ્વારા રજૂ થયેલ ઓમેગા છે અને અહીં ઊભી લાઇન છે જે બપોરના સમયે અને બપોરના સમયે રજૂ કરે છે ω0 તેથી ω0 નો અર્થ એ છે કે ઇનસોલેશન લાઇનનો પ્રક્ષેપણ મેરીડિઓનલ અક્ષ પર છે અને ω0 એ મેરિડીયન માટે બપોર હશે મૂળ અક્ષની પૂર્વમાં આપણો કોઈપણ કોણ સકારાત્મક માનવામાં આવે છે અને મેરીડિઓનલ અક્ષની પશ્ચિમમાં આપણો કોઈપણ કોણ નકારાત્મક માનવામાં આવે છે મેરીડિઓનલ અક્ષની પૂર્વ તરફ સૂર્યોદય થાય છે અને તેથી સૂર્યોદયમાં એક કલાકનો કોણ હોય છે જે સકારાત્મક છે અને સૂર્યાસ્તમાં એક કલાકનો કોણ હોય છે જે નકારાત્મક છે તેથી તેવી જ રીતે અમે હવે સૂચવીશું જ્યારે તમે સૂર્યોદયનો સંકેત આપવા માંગતા હો ત્યારે સૂર્યનો ઉદય બપોરની સકારાત્મક બાજુએ રહેશે તેથી સૂર્યોદય અહીં સ્થિત થશે અને સૂર્યાસ્ત નકારાત્મક બાજુએ સ્થિત થશે તેથી તે દોરવા સૂર્યોદય દોરશે અને હું સૂર્ય ઉદય ωSR અને સૂર્યાસ્તને ωSS તરીકે રજૂ કરીશ નોંધ લો કે સૂર્યાસ્ત સૂર્યસ્તરનું અંતર બપોરથી નક્કી થયેલ છે અને બપોરથી સૂર્યોદયનું અંતર એક સરખું છે માત્ર એટલો જ તફાવત છે કે ઓમેગા સૂર્યાસ્ત નકારાત્મક છે તે નકારાત્મક કોણ છે જો કે મૂલ્ય ωSR જેટલું જ છે અને તેથી તમે લખી શકો છો તે ωSR તરીકે હવે જો તમે ઇનસોલેશન વળાંક દોરો તો તે આના જેવું કંઈક દેખાશે અને તે આ ઇન્સોલેશન વળાંક હેઠળનું ક્ષેત્ર છે જે અમને રુચિ છે આ ઇનસોલેશન ચોરસ મીટર દીઠ કિલોવોટ છે આપણને ચોરસ મીટર દીઠ કિલોવોટ કલાક જોઈએ છે તેથી ઇન્સોલેશન વળાંક હેઠળનો વિસ્તાર અમારા માટે રસપ્રદ છે અને આ તે છે જે આપણે એકીકરણ દ્વારા મેળવી શકીએ છીએ તેથી એકીકરણ પર આપણને દિવસ દીઠ ચોરસ મીટર દીઠ કિલોવોટ કલાકમાં H0 મળશે અને તે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના આખા દિવસમાં એકીકૃત છે અમે તેને ωSS થી ωSR હવે આને ωSR થી ωSR તરીકે ફરીથી લખી શકાય છે કારણ કે સૂર્યાસ્ત કોણ નકારાત્મક સંકેત સાથે સૂર્યોદય કોણ સમાન છે અને LZ કે dω સાથેનો પરિમાણ છે અને આને 2 વખત અભિન્ન 0 થી ωSR LZ dω તરીકે સરળ રીતે લખી શકાય છે આ તે છે કારણ કે 0 થી ωSR થી અંતર 0 થી ωSS જેટલું જ છે જેથી તમે તેને 2 વખત 0 થી ωSR લખી શકો આ વળાંક બપોરના અક્ષ વિશે સપ્રમાણ છે અને નોંધ લો કે દિવસની લંબાઈ 2 વખત ωSR છે ચાલો હવે આડા ફ્લેટ પ્લેટ પર દૈનિક ઘટના ઉર્જાનું મૂલ્યાંકન કરીએ LZ જે ઇન્સોલેશન છે અને અમે તે માટેનું સમીકરણ જાણીએ છીએ આપણી પાસે અહીં LZનું સમીકરણ છે જે આડી સપાટી પર સામાન્ય ઘટનાઓ પર ઇન્સોલેશન છે L એ પૃથ્વીના વાતાવરણની બહારની એક્સ્ટ્રા પાર્થિવ ઇન્સોલેશન છે અને આ સંબંધ ઘટી અક્ષાંશ અને ઓમેગાની ભૂમિકા ભજવવાની સાથેનો સંબંધ છે હવે આપણે આ સંબંધોને આપણા સમીકરણમાં વાપરીશું 2 ગુણ્યા 0 થી ωSR ઇન્સોલેશન એક્સ્ટ્રા પાર્થિવ ઇન્સોલેશન cos δ cos φ cos ω sinδ sin φ અને ઇન્ટિગ્રેશન પરિમાણ સમાન છે ω અહીં એક તેજ છે ઓમેગા આ ઓમેગા પણ તેજમાં છે તેથી નોંધો કે આ ફેશનમાં એકીકૃત થવાથી તમને દરરોજ ચોરસ મીટર દીઠ કિલોવોટ રેડિઅન્સ મળશે પરંતુ આપણે ખરેખર અંતે શું પ્રાપ્ત કરવું છે તે દિવસ દીઠ ચોરસ મીટર દીઠ કિલોવોટ કલાક છે તેથી પછીથી આપણે બે કલાકમાં રેડિયનને કન્વર્ટ કરીશું આપણી પાસે એકીકૃત sine cos ω sin ω બની જશે cos δ અને cos π નિરંતર છે L એક સ્થિર અને sine ω છે જ્યાં ઓમેગાની બે મર્યાદાઓ છે જે 0 અને ωSR અને sine δ અને sine φ આપેલ અક્ષાંશ અને વર્ષનો સમય માટે સ્થિર છે અને ઓમેગા ઓમેગા છે જેમાં ફરીથી 0 થી ωSR ની મર્યાદા છે અને આ એકીકૃત મૂલ્ય છે અને આના પરિણામે ωSR વત્તા sinδ sin φ ωSR થશે તેથી આડા ફ્લેટ પ્લેટ પર આ દૈનિક ઉપલબ્ધ ઊર્જાની ઘટના છે ωSR કલાકના ખૂણા રેડિયનમાં હોય છે તેથી આ ફોર્મમાં તે દરરોજ મીટર ચોરસ દીઠ કિલોવોટ રેડિઅન્સ છે જો કે અમે ઇચ્છીએ છીએ કે ઊર્જા એકમો દિવસ દીઠ ચોરસ મીટર દીઠ કિલોવોટ કલાક હોય તેથી આપણે રૂપાંતરને કલાકોમાં રૂપાંતરિત કરીશું કન્વર્ઝન પરિબળ આ રીતે જાય છે અમારી પાસે pi રેડીયન્સ 24 કલાકમાં 12 કલાક અથવા 2 pi રેડિયનમાં રૂપાંતરિત થાય છે અને તેથી ω રેડિયન્સને 12 વાગ્યે pi દ્વારા ω કલાકમાં આવરી લેવામાં આવે છે તેથી આ રૂપાંતર પરિબળ છે જેનો ઉપયોગ કલાકોમાં રેડીયનોમાં રૂપાંતરિત કરવા માટે થઈ શકે છે તેથી તેથી જો હું સંપૂર્ણને ગુણાકાર કરું જો હું ચોરસ મીટર દીઠ કિલોવોટ રેડિયન્સમાં મેળવેલા સંપૂર્ણ H0 મૂલ્યને 12 સાથે pi દ્વારા કૌંસની બધી વસ્તુઓમાં ગુણાકાર કરું છું ઓમેગા હજી રેડિયનમાં છે આપણી પાસે દિવસ દીઠ કિલોવોટ કલાક પ્રતિ ચોરસ એકમ છે એચ 0 આપેલ અક્ષાંશ પર આડી ફ્લેટ પ્લેટ પરની ઊર્જા આ સમીકરણ દ્વારા આપવામાં આવે છે 24 L𝝅 અને એક cos δ into cos φ માં sin ωSR અને ωSR sin δ sin φ હવે અહીં બે ચલો છે એક આ L એક્સ્ટ્રા પાર્થિવ ઇનસોલેશન અને બીજું સૂર્યોદય સમયે કલાકોનો કોણ ωSR છે આ બંને હજી નિર્ધારિત નથી અમે હમણાં જ તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું તે જાણતા નથી અને પરિણામે આપણે H0 ની કિંમતનું મૂલ્યાંકન કરી શકતા નથી તો ચાલો જોઈએ કે આપણે કેવી રીતે બહારની દુનિયાના ઉશ્કેરણીનો અંદાજ મેળવવા વિશે જઈ શકીએ અને સૂર્યોદય સમયે કલાકોણ તો ચાલો આપણે એક્સ્ટ્રા પાર્થિવ ઇન્સોલેશન Lનો મામલો લઈએ હવે આ L ઘણા વર્ષોથી માપથી મેળવવામાં આવેલા એક પ્રયોગમૂલક સંબંધ દ્વારા આપવામાં આવે છે તેથી આ પ્રયોગમૂલક સંબંધ સાહિત્યમાં ઉપલબ્ધ છે તેથી ચાલો હું તેને લખીશ LSC સૌર સ્થિર 1 વત્તા 0 033 cos 360 N બાય 365 હવે આ પ્રયોગિક સંબંધ છે જે વર્ષના આપેલા દિવસે વધારાની પાર્થિવ ઇસોલેશન નક્કી કરશે એન એ દિવસનો નંબર છે જ્યાં એન બરાબર એ દિવસનો નંબર છે 1 જાન્યુઆરી માટે અને 1 અને 31 ડિસેમ્બર માટે 365 LSC એ સૌર સ્થિરતા છે જેનો ઉલ્લેખ મેં એક વખત પહેલાં કર્યો હતો સૌર સ્થિરતા એક મીટર ચોરસ દીઠ 1 3 7 કિલોવોટ જેટલી કિંમત છે જેને સરેરાશ સૌર સ્થિરતા પણ કહેવામાં આવે છે અને તે તે અર્થમાં સ્થિર મૂલ્ય છે કે તે પૃથ્વીની સ્થિતિ પર આધારિત નથી આ ફરીથી એક્સ્ટ્રા પાર્થિવ મૂલ્ય છે હવે આ અને આ સંબંધો આ ફેશનમાં પુટડાઉન થઈ શકે છે ચાલો આપણે કહીએ કે આ K છે અને L ને K LSC તરીકે લખી શકાય છે હવે આને અહીં અવેજી કરી શકાય છે અને આખું સમીકરણ આ ફેશનમાં લખી શકાય છે H0 K φ દ્વારા 24 K LSC બરાબર છે અને cos δ cos φ sine ωSR plus ωSR R sine δ sine φ છે હવે આપેલ દિવસ દૈનિક ગણતરી માટે અક્ષાંશ પર આડા ફ્લેટ પ્લેટ પર ઉપલબ્ધ ઊર્જા માટેનું આ સંપૂર્ણ સમીકરણ હશે તેથી આ કિલોવોટ કલાક દીઠ મીટર ચોરસ દીઠ હવે અહીં જુઓ LSC એ સૌર સ્થિર 0 37 ઓળખાય છે કે વર્ષનો દિવસ નંબર આપવામાં આવે છે અને δ ઘટીને અક્ષાંશ દ્વારા ઓળખાય છે તે ઓળખાય છે ωSR એ સૂર્ય ઉદય કોણ છે જે આપણે કેવી રીતે શોધી કાઢવું તે જોશું અને એકવાર તે જાણી શકાય છે કે તમારે દરરોજ ચોરસ મીટર દીઠ દૈનિક ઇન્સ્ટન્ટ ઊર્જાનું મૂલ્યાંકન કરવું જોઈએ